ચાલો આપણી વાતચીત ફરીથી શરૂ કરીએ કે તમે કેવી રીતે તે ઇન વિટ્રો સેટઅપ માં માઇલીનેશન પ્રક્રિયા હાંસલ કરી શકો છો તેથી યાદ કરો છેલ્લા વ્યાખ્યાન માં મેં પેરિફેરલ ન્યુરોન્સ બતાવ્યા હતા અને મેં તેમને વધવા દીધા હતા તેથી ચાલો આપણે ત્યાંથી શરુ કરીએ અઠવાડિયું 6 અને વ્યાખ્યાન 3 હવે આ તબક્કે તમે અંદર મુકો છો મેં તમને કહ્યું હતું કે તેમને 3 થી 4 દિવસ વધવા દો પછી તમે શ્વાન કોષો ને અંદર મુકો છો જે કદમાં નાના છે તેથી એકવાર તમે શ્વાન કોષોને ત્યાં પહોંચવાની મંજૂરી આપો તો શક્યતાઓ શું હશે તેથી એક વસ્તુ જે બની શકે છે તે છે શ્વાન કોષો ચેતાક્ષ તરફ સ્થળાંતર કરશે અને ચેતાક્ષ સાથે શ્વાન કોષો જે રીતે બનશે તે રીતે રચના કરી શકે છે તેઓ ધીમે ધીમે આ રીતે વિભાજીત થઈ શકે છે અને તેઓ જે હું તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેની રચના કરી શકે છે અહીં આના જેવું કંઈક બનશે આના જેવું ક્યારેય પણ ન થઈ શકે તેથી તેઓ ત્યાં નજીક જશે અને ત્યાં તેઓ આ રીતે આવરણ બનાવવાનું શરૂ કર્યું જેમ કે તેઓ ત્યાં જાય છે અને તેની આસપાસ લપેટે છે આ એક વસ્તુ છે જે થઈ શકે છે હવે જ્યારે મેં તમને કહ્યું છે ત્યારે હું સમસ્યાને અલગ રીતે ધ્યેય બનાવું તે પહેલાં હું તેના પર વિચાર કરીશ તેથી એકવાર જો તેઓ પ્રવેશ કરે તેથી તેઓને ખાતરી કરવી પડશે કે તેમનું વિભાજન જે આ કોષો વિભાજિત કરશે તે મર્યાદિત હોવું જોઈએ જો કારણ કે તે તેના કરતા વધારે હોય તો તે વધી જશે તેથી સમાન સંવર્ધન મોડેલમાં તમારે ખાતરી કરવી પડશે કે તમારી પાસે પ્રથમ સામાન્ય માધ્યમ છે જે ન્યુરોન અને ગ્લિઅલ કોષો બંનેની વૃદ્ધિને મંજૂરી આપે છે આ કિસ્સામાં શ્વાન કોષો ને મંજુરી આપે છે પરંતુ પછી કોઈએ આ કોશિકાઓ સુનિશ્ચિત કરવી પડે છે કેમકે જે માયલીનેશન રચવાની તેની જૈવિક ભૂમિકા હાંસલ કરવા માટે જ્યાં આ વિભાજનને વિભાજિત કરવું હોય તે મર્યાદિત હોવું જોઈએ તે શા માટે મર્યાદિત હોવું જોઈએ કારણ કે અન્યથા આ પાત્ર ને સંપૂર્ણપણે આવરી લેશે જે ખરેખર તે સમજી શકશે નહીં કે કોઈ કેવી રીતે તે કરી શકે છે પછી સંભવત અમુક સમયે અથવા અન્ય સમયે વિભાજનને પ્રતિબંધિત કરવા માટે તમારે કદાચ એન્ટી મિટોટિક નામની વસ્તુનો ઉપયોગ કરવો પડશે એન્ટી મિટોટિક એવી વસ્તુ છે જે મિટોસિસ ને થતું અટકાવે છે હવે ચોકસાઈ જેવી બાબતોની ખૂબ કાળજી રાખવી જોઈએ અને તેમાં ઘણા સંયોજન સાયટોસિન અરબીનોસાયટ્સ છે જે આવા સંયોજનોમાંનું એક છે મૂળભૂત રીતે તેઓ જે રીતે કામ કરે છે તે ખૂબ જ સરળ છે તેથી જ્યારે કોષ વિભાજીત થાય છે ઉદાહરણ તરીકે આ એક કોષ જે વિભાજીત થાય છે તેથી તમે જોયું જ હશે કે વિભાજન ના બે સ્તર છે એક કે જેમાં ન્યુક્લિઅસ નું વિભાજન થાય છે અને પછી સાયટોપ્લાઝમ નું વિભાજન થાય છે પરંતુ આ વિભાજન તે તમામ સેન્ટ્રીઓલ્સ અને મિટોસિસ ની તે તમામ રચનાઓ અને તે બધી બાબતોને કારણે થઈ રહ્યું છે જે આપણે યાદ રાખીવી જોઈએ તેથી સાયટોસિન એરેબીનોસાઇટ્સ એ સુનિશ્ચિત કરે છે કે તે અલગ પાડતા નથી તેઓ કોષ વિભાજનને દબાવવાની એક ખૂબ જ ખરાબ રીત છે પરંતુ આ સૌથી જૂની તકનીકો છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ અન્ય તકનીકો છે જ્યાં તમે તેમને સીરમ થી વંચિત કરી શકો છો અન્ય અજાણ્યા પરિબળોથી તમે તેમના વિભાજનને રોકી શકો છો પરંતુ કોઈએ તે વિભાજન કરવું જોઈએ જે વિભાજનને અટકાવવું જરૂરી છે પરંતુ ખૂબ જ નિયંત્રિત રીતે જેથી તમે તમારા ધ્યેયને હાંસલ કરી શકો અને સાથે સાથે રેનવીઅર રચનાના ગાંઠો અને તેમની વિદ્યુત ગુણધર્મો જોઈને તેને ફરીથી મેળવી શકો તેથી આપણે હજી સુધી તે બિંદુને સ્પર્શ કર્યો નથી તો હવે પાછા આવો કે બીજી રીત શું છે તમે તેને જોઈ શકો છો બીજી રસપ્રદ રીત એ છે જ્યાં ઘણા લોકોએ તેનો પ્રયાસ કર્યો છે ઉદાહરણ તરીકે તમે માયલિનેશન નો એક બેડ બનાવો છો માયિલિનેટિંગ કરો છો માયલિનેટિંગ કોષોના બેડ પર તમે તેમને વિકસિત કરો છો તેથી અહીં તમે પ્રથમ શું કર્યું તે અભ્યાસ છે જ્યારે મેં કહ્યું કે તમે પેરિફેરલ ચેતાકોષો ને પેહલા મુકો અને પછી શ્વાન કોષો બીજા સ્થાને મુકો છો તમે તે ક્રમને અનુસરી શકો છો તે તમે ઉલટાવી પણ શકો છો જો તમે અનુસરતા હોવ તો બીજો દાખલો છે જેને તમે અનુસરી શકો છો તમે શ્વાન કોષોને પ્રથમ સ્થાન આપો અને પછી પેરિફેરલ ન્યુરોન્સ ને બીજા સ્થાને મૂકો અથવા તમારી પાસે ત્રીજો દાખલો હોઈ શકે જ્યાં તમે શ્વાન કોષો અને પેરિફેરલ ચેતાકોષોને એક સાથે મૂકો છો ત્યાં માત્ર ત્રણ વસ્તુઓ તમે કરી શકો છો તેથી જો તમે સમસ્યાને યોગ્ય રીતે હલ કરો છો તો પછી ત્રણ પ્રયોગોમાંથી એકમાં તમારું નસીબ અને તમારી મહેનત સાથે હશે અને તમે સમસ્યાને હલ કરી શકશો બીજી પરિસ્થિતિ એ છે કે તમે શ્વાન કોષોને અહીં પ્રથમ મુકો છો અને તેની ટોચ પર તમે ચેતાકોષો મૂકવાનું શરૂ કરો છો એમ માનીને કે જેમ ચેતાકોષ તેની પ્રક્રિયાઓ બહાર મોકલશે આ શ્વાન કોષો સાથે આવશે અને રેપિંગ બનાવશે અથવા તમારી પાસે ત્રીજી પરિસ્થિતિ છે જે અહીં છે તમે તેમને એકસાથે મૂકો તેથી આ તબક્કે હું તમને શોધેલા રિસર્ચ પેપર આપીશ હું ખરેખર તે કહીશ નહીં હું તેને તમારા નિર્ણય પર છોડી દઈશ કે આપણે તે કેવી રીતે કર્યું પરંતુ જે મહત્વનું છે તે પેપર નો બીજો ભાગ છે જે હું તમારી સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું કે આપણે કેવી રીતે પરંતુ આપણે સમગ્ર કઠોરતા વિશે સમગ્ર વિચાર પસાર કર્યો તમને વાસ્તવિક સમયથી આ વાર્તાઓ કહેવી એ જ રીતે આપણે કોષ સંવર્ધન ને સમજવી પડશે આજના જમાનામાં કોષ સંવર્ધન એંવું નથી કે જેમ તમે જાણો છો કે આ ઉમેરો અને કાંઈ થયું નહિ તમારે તર્કસંગત રીતે વિચારવું પડશે કે આપણું શરીર વ્યવસ્થિત રીતે ઘટક 1 ઘટક 2 ઘટક 3 ઘટક 4 અને ધીમે ધીમે તે પોતે વિકસિત થયું અને હવે તમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે એ છે કે તે સિસ્ટમની બહાર ઇન વિટ્રો વિકાસ જોવા માંગો છો જે સરળ કામ નથી તે એક અપવાદરૂપે પડકારજનક બાબત છે અને તમે તેને કેવી રીતે હાંસલ કરી શકો છો તે એક લાંબી પ્રક્રિયા હશે તેને નજીક થી સમજવાની પ્રક્રિયા આપણી લાંબી યાત્રા હશે પરંતુ તે બધું આ પ્રયોગો કરવાની સરળ વિનમ્રતાથી શરૂ થાય છે તેથી આ રીતે આપણે તે વિચાર્યું મને હજુ પણ યાદ છે કે શક્યતાઓ કેટલી છે આ એક શક્યતા છે આ બીજી શક્યતા છે આ ત્રીજી શક્યતા છે અને આપણે તેની આસપાસ એક પાત્ર પર વિચારીએ છીએ કે તે કામ કરવા જઈ રહી છે તેથી આ કેટલીક સામગ્રી છે જે હું ઇચ્છું છું કે તમે લોકો વિચારો પરંતુ પછી કોઈએ શું પ્રાપ્ત કરવું છે હવે અહીં રસપ્રદ ભાગ એક છે એક હાંસલ કરવાનો છે તેથી હવે જો તમે ચેતાકોષો જુઓ તો તેઓ માયલિનેશન રચતા હોય ત્યારે આ ક્લાસિક ભાગ છે જે તમે નિરીક્ષણ કરો તો આ ડેંડ્રાઇટ્સ છે અને ધારો કે આ તે છે જ્યાં તમે માયલિનેશન જોઈ રહ્યા છો બરાબર તેથી હવે આ ભાગ જેને આપણે રેનવીયર ના ગાંઠો તરીકે ઓળખીએ છીએ આ ચોક્કસ સ્થળ સોડિયમ ચેનલો માટે ખૂબ સમૃદ્ધ છે તેથી હવે જ્યારે તમે ધારો છો કે તમે તેને હાંસલ કરી લીધું છે ત્યારે તમારે પ્રથમ જોવું પડશે કે તમે રેનવીયર નોડ બનાવી શકો છો કે નહીં તેથી તમે આ કોષોને એક સંવર્ધન માં ડાઘવા તે પહેલાં તમે દાવો કરો કે તમે કર્યું છે તે માયેલિન મૂળભૂત પ્રોટીન સાથે છે જે આપણે તેના વિશે વાત કરી હતી માયલિન મૂળભૂત પ્રોટીન સામે એન્ટિબોડી તમારે સોડિયમ ચેનલ સામે ચોક્કસ સોડિયમ ચેનલ એન્ટિબોડીઝ દ્વારા રેનવીયરના ગાંઠો ઓળખવા પડે છે અને રેનવીયરના આ ગાંઠો પર અલગ અલગ નોડલ પ્રોટીન હોય છે તમારે વિકાસ કરવો પડશે અથવા તમારે તેમની સામે એન્ટિબોડીઝ બનાવવી પડશે એવો દાવો કરવા માટે કે તમે આ હાંસલ કર્યું છે અને તેની ઉપર અને આની ઉપર તમારે આ ચેતાકોષોમાંથી વિદ્યુત રેકોર્ડિંગ કરાવવું પડશે અને તમારે વહન વેગ માપવો પડશે અને તમારે આ ચેતાકોષોના વહન વેગને ન્યુરોન સાથે માયલિનેશન વગર બિન માઇલીનેટિંગ વિરુદ્ધ માઇલિનેટિંગ ન્યુરોન્સ વચ્ચે વાહક વેગની તુલના કરવી પડશે પછી જ તમે દાવો કરી શકશો કે તમે તેને પ્રાપ્ત કર્યું છે કે નહીં હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે કોષ સંવર્ધન તરીકે ઓળખાતી નજીવી સમસ્યાઓ કેવી રીતે ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ આકર્ષક બની શકે છે તે શક્યતાઓ અપ્રતિમ છે ત્યાં ઘણી બધી સુંદર વસ્તુઓ છે જે તમે પાત્ર માં મેળવી શકો છો અને તમે તે જીવનની રચના કેવી રીતે થાય છે તે જોઈને ખુશ થશો તેથી હવે મારો મતલબ છે કે આ જોયું આ સમસ્યાનો એક ભાગ છે જ્યાં આપણે શરૂઆત કરી હતી ચાલો પાછા જઈએ અને ચાલો આપણે ટ્રેક ન ગુમાવીએ કારણ હું થોડો અસમંત હતો તેથી અહીંથી આપણે બધાએ યોગ્ય શરૂઆત કરી છે તેથી આ તે સમસ્યા હતી જેને મારે લક્ષ્ય બનાવવાની છે પરંતુ મને લાગે છે કે હું આ સમસ્યાને ધ્યેય બનાવી શકીશ તે પહેલા મારે વધુ બે વ્યાખ્યાનો લેવા પડશે હું તે પ્રકારની સમસ્યાને શોધવા માટે હવે આ જોયું જ્યાંથી આપણે શરૂઆત કરી તેથી હવે તમારી પાસે પેરિફેરલ ન્યુરોન્સ માટે કોષ સંવર્ધન મોડેલ કેવી રીતે રાખવું તે એકદમ સારો વિચાર છે હવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ન્યુરોન્સ માટે કેવી રીતે હાંસલ કરવું તે વિશે આપણે હજી સુધી વાત કરી નથી હવે ચાલો સમસ્યા નો હલ વિચારીએ જો તમારે સમસ્યા નો હલ કાઢવો હોય તો હવે હું અહીં આવી શકું છું તેથી જો તમે માયલિનેશન પ્રાપ્ત કરવા માંગતા હો અને તમારે પુખ્ત ચેતાકોષની જરૂર હોય તો તમારે ઓલિગોડેન્ડ્રોસાયટ્સ ની જરૂર પડશે તેથી પેરિફેરલ નર્વસ સિસ્ટમ માં આ સમસ્યાની જેમ જ આપણે પુખ્ત વયે ના થાય તે પહેલા તેને હાંસલ કરવા માટે એમ્બ્રોઈનીક સિસ્ટમ નો ઉપયોગ કરીએ છીએ અને મારા જ્ઞાન મુજબ વિશ્વમાં ભાગ્યે જ એવા કોઈ લોકો છે જેણે પુખ્ત ચેતાકોષો માં માયલિનેશન પ્રાપ્ત કર્યું હોય પરંતુ તમારામાંના કોઈપણ તેને સંવર્ધન ના પાત્ર માં શોધી શકો છો જે લોકોએ એક મહાન વસ્તુ પ્રાપ્ત કરી છે પરંતુ તે ખૂબ જ પડકારજનક છે પરંતુ અહીં પણ અમે એમ્બ્રોયોનિક ન્યુરોન ના સંદર્ભમાં કોષ સંવર્ધન ના સંદર્ભમાં માયલિનેશન સમસ્યા વિશે વાત કરીશું કારણ કે આ કેટલાક મોડેલો છે જે સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યા છે કે તે શક્ય છે હવે તકનીકી રીતે પણ તે છે તેથી મારા શબ્દને ચિહ્નિત કરો તે સમસ્યાના બીજા સ્તરને લક્ષ્ય બનાવવા માટે તકનીકી દ્રષ્ટિએ ખૂબ જ પડકારજનક છે જ્યાં તમે પુખ્ત ન્યુરોનનો ઉપયોગ માયેલિન કરવા માટે કરશો ઠીક છે તેથી હવે ઓલિગોડેન્ડ્રોસાઇટ માયલિનેશન ની દ્રષ્ટિએ તેથી અહીં મેં તમને કહ્યું કે જે રીતે માઇલીનેશન થઈ રહ્યું છે તે આ કોષો નજીક આવી રહ્યા છે અને છેવટે તેમની ઓળખ ગુમાવી રહ્યા છે અને માયેલિન મૂળભૂત પ્રોટીનને છુપાવે છે જે આ છે અને આ રીતે માયલિનેશન આવરણ થઈ રહ્યું છે અને પછી તમારી પાસે રેનવીયર ના ગાંઠો છે જ્યાં તમારી પાસે સોડિયમ ચેનલોની નોંધપાત્ર સંખ્યા છે જે લેબલિંગ કરે છે પરંતુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ના કિસ્સામાં જો તમે તેને હાંસલ કરવા માંગતા હો તો આ તે રીતે કામ કરતું નથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોવાને કારણે ઓલિગોડેન્ડ્રોસાઇટ દ્વારા માઇલિનેશન કરવામાં આવે છે અને ઓલિગોડેન્ડ્રોસાઇટ જે રીતે કામ કરે છે તે એ છે કે ઓલિગોડેન્ડ્રોસાઇટ કોષો તેઓ આના જેવું કંઈક મળતા આવે છે શરૂઆતમાં તેઓ આના જેવા દેખાય છે અને પછી તેઓ આ પ્રકારની પ્રક્રિયાઓ કરે છે બહુવિધ ધ્રુવીય કોષો પર બહુવિધ પ્રક્રિયાઓ અને આ બહુવિધ ધ્રુવીય કોષો કોઈપણ ચેતાક્ષના સંપર્કમાં આવ્યા પછી તેઓ આના જેવું કંઈક બનાવે છે તે ત્યાં આવ્યા પછી અને આ તે ભાગ છે જ્યાં તેઓ માઇલીનેશન પ્રોટીન નો સ્ત્રાવ કરે છે તેથી જો ત્યાં બીજું હોય જો બીજી દિશામાંથી બીજા ઓલિગો આવી રહ્યા હોય તો તે એક સેન્ડવીચ બનાવશે કલ્પના કરો કે ત્યાં તેમની વચ્ચે એક પ્રક્રિયા ચાલી રહી છે અને અહીંથી આના જેવું કંઈક અને બીજી બાજુ માંથી કંઈક આના જેવું છે ધીમે ધીમે બહુવિધ ઓલિગોડેન્ડ્રોસાયટ્સ નો ઉપયોગ કરીને તે માઇલિનેટ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ન્યુરોન તેમની પ્રક્રિયાઓ પેરિફેરલ નર્વસ સિસ્ટમ ન્યુરોન જેટલી જાડી થતી નથી જ્યાં તમારી પાસે જાડા પરત અને આવરણ હોય છે કારણ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને વિસ્તૃત કરવા માટે મર્યાદિત જગ્યા હોય છે તે તેનાથી આગળ વિસ્તૃત થઇ શકતા નથી તેથી હવે જો તમારે ખરેખર તેનું પ્રથમ લક્ષ્ય હાંસલ કરવા માંગતા હો તો તેને હાંસલ કરવા માટે તમારી પાસે ચેતાકોષનો સ્ત્રોત હોવો જરૂરી છે હવે ફરીથી આપણે સમસ્યાને જે રીતે અહીં હલ કરીએ છીએ તે દ્રષ્ટિએ હવે માઇલિનેશન હાંસલ કરીએ હવે હું માત્ર પેરિફેરલ બદલી રહ્યો છું હું તેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવીશ આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે પછી તેની અનુરૂપ માઇલિનેશન ડિસઓર્ડર તે જ રહે છે હવે તે મેળવવા માટે શ્વાન કોષોને બદલે આ ઓલિગોડેન્ડ્રોસાયટ્સ બનશે તેથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ઓલિગોડેન્ડ્રોસાઇટ અને સમસ્યા છે કે ચોક્કસપણે માઇલિનેશન હાંસલ કરી રહી છે ન્યુરોનલ સ્રોત સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માટે તમે એમ્બ્રોયોનિક પેશીનો ઉપયોગ કરી રહ્યા છો જે તમે કયા પ્રકારનાં કોષો મેળવવા માંગો છો તેના પર આધાર રાખે છે જો તમે ઓલિગો નો ઉપયોગ કરતા હોવ તમારું સારું હિપ્પોકેમ્પલ ચેતાકોષ છે જે મેં તમારી સાથે પહેલેથી જ ચર્ચા કરી છે તેથી તમારી પાસે હિપ્પોકેમ્પલ ચેતાકોષો છે જે મૂળભૂત રીતે ગર્ભ મૂળના પિરામિડલ ચેતાકોષો છે અને ધારીએ કે તેઓ ઓલિગોડેન્ડ્રોસાઇટ્સથી માઇલિનેટેડ થાય તેથી તમારા માટે અહીં મહત્વની બાબત એ છે તે સમજવું કે આધુનિક કોષ સંવર્ધન કઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરશે આ તે પ્રકારની સમસ્યા છે જેની કોઈએ પ્રશંસા કરવી જોઈએ અને તમે કયા સ્તરના પેશીઓનો ઉપયોગ કરી રહ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી અને હું નર્વસ સિસ્ટમની દ્રષ્ટિએ આ અભ્યાસ કરું છું કારણ કે આ તે છે જે સૌથી વધુ કપટી છે કદાચ તમે અનુવાદ કરી શકો તે અન્ય કોઇ પેશીઓ સાથે હોય કે પછી તે સ્વાદુપિંડનું પેશી લીવર પેશી કિડની હોય તે ગમે તે હોય મહત્ત્વની બાબત એ છે કે તમે સમસ્યાને કેવી રીતે હલ કરી શકો છો જે સૌથી મહત્વપૂર્ણ બાબત છે અને આધુનિક સમયમાં જો તમે ખરેખર કોઈ ફરક લાવવા માંગતા હો તો આને હાંસલ કરવા માટે તમારી પાસે યોગ્ય ઉદાહોવું હરણ હોવો જોઈએ તો તમે તેને કેવી રીતે કરવા જઈ રહ્યા છો આ તે ઉદાહરણ છે જેની હું વાત કરી રહ્યો છું કે પ્રથમ કોણ આવશે તેઓનો દાખલો શું હશે આ નમૂનો વ્યાખ્યાયિત કરવો પડશે તમારે એક વ્યાખ્યાયિત પ્રોટોકોલની જરૂર છે જેથી દરેક વ્યક્તિ અનુસરી શકે પછી તમારી પાસે વ્યાખ્યાયિત માધ્યમ હોવું જોઈએ પછી તમારે એક વ્યાખ્યાયિત સપાટી જોશે એકવાર તમે આ બધાને એકસાથે ખેંચી શકો પછી તમે ખરેખર આ પ્રકારની સમસ્યાઓ હાંસલ કરવા માટે વ્યાખ્યાયિત સિસ્ટમો વિકસાવવામાં મોટા પ્રમાણમાં યોગદાન આપી શકો છો તેથી આ પાસા સાથે આ પૃષ્ઠભૂમિ સાથે હું આ વ્યાખ્યાન અહીં પૂરું કરીશ અને હું હેન્ડઆઉટ્સ મોકલીશ જે તમને આ પ્રકારની સમસ્યાઓ સમજવામાં મદદ કરશે અને આને કેવી રીતે લક્ષ્યાંકિત કરી શકાય છે ત્યાં સંપૂર્ણ પ્રકારનો પ્રોટોકોલ સામેલ છે પરંતુ મહત્વનો ભાગ આ પ્રકારના તત્વજ્ઞાન ને સમજવાનો છે જે સમસ્યાને લક્ષ્ય બનાવવાની અને દવા શોધવાની પ્રક્રિયામાં આપણે કેવી રીતે તફાવત લાવી શકીએ આપ સૌનો આભાર